બધાને નમસ્તે એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સ માં તમારું સ્વાગત છે આપણે નવા મોડ્યુલ 6 ને કવર કરી લઈએ છીએ આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સથી શરૂ કરીએ છીએ ખરેખર આઇસોમેટ્રિક પ્રોજેક્શન તરફ ધ્યાન આપતા પહેલા આપણે જોઈશું કે એન્જિનિયરિંગ ડ્રોઇંગ કોર્સમાં આ વિવિધ પ્રકારનાં પ્રોજેક્શન શું છે તેથી વિવિધ પ્રોજેક્શન ખાસ કરીને સમગ્ર એન્જિનિયરિંગ ડ્રોઇંગ ગ્રાફિકલ પ્રોજેક્શન નો પેરેલલ પ્રોજેક્શન અને પરસ્પેક્ટિવ પ્રોજેક્શન તરીકે ઉલ્લેખ કરી શકાય છે અને પેરેલલ પ્રોજેક્શન માં આપણી પાસે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ અને ઓબ્લીક ઓબ્લીક પ્રોજેક્શન છે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન માં ખાસ કરીને પરપિંડીકયુંલર પ્રકારની કોડીનેટ સિસ્ટમ માં અમારી પાસે મલ્ટિ વ્યૂ અને એક્સોનોમેટ્રિક પ્રકારનાં અનુમાન છે તેથી મલ્ટિ વ્યૂમાં આપણી પાસે પ્રથમ એંગલ પ્રોજેક્શન્સ છે તેથી જુદા જુદા વ્યૂ ટોચ વ્યૂ બાજુ વ્યૂ ફ્રન્ટ વ્યૂ આ પ્રકારની વસ્તુઓ આપણે જોશું અને થર્ડ એન્ગલ પ્રોજેક્શન કદાચ સામાન્ય રીતે સિવિલ ઇજનેરો અને આર્કિટેક્ચર ગાય્ઝ પ્લાન અને એલિવેશન પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરે છે આ વ્યૂ છે ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ પર આવતા અનુમાનો એક્સોનોમેટ્રિક પ્રોજેક્શન માં આ ઓર્થોગ્રાફિક છે અમારી પાસે આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ ડાયમેટ્રિક પ્રોજેક્શન્સ અને ટ્રાઇમેટ્રિક પ્રોજેક્શન્સ છે અમે પછીથી આ આઇસોમેટ્રિક ડિમેટ્રિક ટ્રાઇમેટ્રિક પ્રોજેક્શન વિશે વધુ જોશું એ જ રીતે જો તે ઓબ્લીક પ્રકારના પ્રોજેક્શન છે તો આપણી પાસે કેબિનેટ પ્રકારનાં વ્યૂ કેન્તીલીવર પ્રકારના વ્યૂ પ્રકારના વિચારો છે એ જ રીતે પરસ્પેક્ટવના પ્રોજેક્શન માં આ પોઇન્ટપોઇન્ટ પર આધારિત છે અમે ચોક્કસ મુદ્દા પર ધ્યાન આપીએ છીએ અને કયા પ્રકારનાં વ્યૂ થી જોશું તેના આધારે આપણી પાસે 1 પોઇન્ટ પ્રોજેક્શન 2 પોઇન્ટ પ્રોજેક્શન છે ત્યાંથી 2 પોઇન્ટ્સ જેવા જો આપણે મંતવ્યોની કલ્પના કરવી હોય તો તે કેવું લાગે છે અને 3 પોઇન્ટ પ્રોજેક્શન અને વળાંકવાળા પ્રકારનાં પ્રોજેક્શન જે આપણી પાસે છે અને ખાસ કરીને આગામી બે ભાગોમાં આપણે મુખ્યત્વે આઇસોમેટ્રિક પ્રોજેક્શન જોશું આ એક્સોનોમેટ્રિક પ્રોજેક્શન હેઠળ આવે છે

તેથી આ જુદા જુદા પ્રોજેક્શન હેઠળ અમે એક્સોનોમેટ્રિક પ્રોજેક્શન જોયું છે તે એક પેરેલલ પ્રોજેક્શન ટેકનીક છે જેનો ઉપયોગ પ્રોજેક્શન અથવા પિક્ચર પ્લેન ને અનુરૂપ પદાર્થને ઓન એક્સિસ પર ફેરવીને ઓબ્જેક્ટના પિક્ચર પ્લેન બનાવવા માટે થાય છે તેથી આપણી પાસે એક ઓબ્જેક્ટ છે તેને આપણે એવી રીતે ફેરવવું પડશે કે આપણી પાસે જુદા જુદા વ્યૂ હશે અને તે પેરેલલ પ્રોજેક્શન ટેકનીક છે તેથી આપણે જે જોઈએ છીએ તે જ તે આપણે બતાવીએ છીએ તેમાં અમારી પાસે 3 જાતો આઇસોમેટ્રિક ડાયમેટ્રિક અને ટ્રાઇમેટ્રિક પ્રોજેક્શન છે ખાસ કરીને આઇસોમેટ્રિક પ્રોજેક્શન આ બાજુઓ પર 30 ડિગ્રીનો એંગલ બનાવે છે આપણે તેના વિશે વધુ જોશું ડિમેટ્રિકમાં આ એંગલ 30 ડિગ્રી કરતા ઓછું છે જેને આપણે એક બાજુ 15 ડિગ્રી કહીએ છીએ જો તે ટ્રાઇમેટ્રિક પ્રોજેક્શન છે તો આપણી પાસે ત્રણ જુદા જુદા ખૂણા છે તેથી અમારી પાસે 15 ડિગ્રી 45 ડિગ્રી હશે અને બાકીની વસ્તુ અન્ય ખૂણા બનાવે છે તેથી આવા ત્રણ એંગલ જો આપણે વાપરીએ ત્રિકોણ આઇસોમેટ્રિક સમાન પ્રકારના એંગલ માં આપણી પાસે 30 ડિગ્રી સમાન હશે ડાયમેટ્રિકમાં આપણી પાસે બે જુદા જુદા ખૂણા હશે હવે આપણે વિગતવાર આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે શીખીશું આઇસોમેટ્રિક એટલે સમાન માપ અહીં સમાન માપ એંગલ હશે અને તે પેરેલલ પ્રોજેક્શનનો એક પ્રકાર છે પેરેલલ માટેનો બીજો શબ્દ એક્સોનોમેટ્રિક છે જ્યાં એક્સ અને ઝેડ એક્સિસ 30 ડિગ્રીના ખૂણા પર આડી પ્લેન તરફ વળેલું છે તેનો અર્થ એ કે જો મને કોઈ ઓબ્જેક્ટ લેવામાં આવે ઉદાહરણ તરીકે અહીં ક્યુબઇડ આ ખૂણો 30 ડિગ્રી છે તેવી જ રીતે આ ખૂણો 30 ડિગ્રી છે એક્સોનોમેટ્રિક એક્સિસ વચ્ચેનો એંગલ 120 ડિગ્રી જેટલો છે તેથી હવે આપણી પાસે ક્યુબઇડ લાઇનો છે બાજુઓની એજ છે તો ચાલો એજ સેક્સ A એજ B કહીએ વ્યૂ માં એજA અને એજB વચ્ચેનો એંગલ હંમેશાં 120 ડિગ્રી હોય છે તેમ છતાં એકબીજા સાથે 90૦ ડિગ્રી એંગલ ઓથોગોનલ ધરાવતા વાસ્તવિક ઓબ્જેક્ટ પરંતુ જ્યારે આપણે 2D પ્લેન એજ આઇસોમેટ્રિક એક્સિસ પર આઇસોમેટ્રિક પ્રોજેક્શન દર્શાવીએ છીએ જે બધી બાજુઓ પર સમાનરૂપે 120 ડિગ્રી બનાવે છે આપણે જે શીખીએ છીએ તે આ પહેલી વસ્તુ છે તેથી જો હું અહીં કોઈ પિક્ચર દોરું છું કોઈપણ ઓબ્જેક્ટ તો તે ઓબ્જેક્ટનું પરિમાણ અહીં 30 ડિગ્રી બનાવવાનું છે તે જ રીતે આ 30 ડિગ્રી બનાવે છે ઉદાહરણ તરીકે ક્યુબની એજ નો અંદાજ મૂકવામાં આવે છે જેથી તે બધા સમાન માપવા અને એકબીજા સાથે 120 ડિગ્રી સમાન ખૂણા બનાવે આઇસોમેટ્રિક વ્યૂ માટે તે પ્રથમ વસ્તુ છે આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં એક્સિસ એક્સિસ વચ્ચેના બધા ખૂણા સમાન હોય છે તે 120 ડિગ્રી બનાવવાનું માનવામાં આવે છે અને તે સમાન છે ત્રીજો મુદ્દો આઇસોમેટ્રિક પ્રોજેક્શન ઉત્પન્ન કરવા માટે એકને ઓબ્જેક્ટમાં ચિંતા કરવાની જરૂર છે જેથી તેના મુખ્ય એજ જેને પણ આપણે મુખ્ય એજકહીએ છીએ ઉદાહરણ તરીકે જો હું A એજ B એજC એજપસંદ કરું છું તો આ મનસ્વી રીતે હું પસંદ કરી રહ્યો છું અમે એકવાર નક્કી કરી લઈએ કે તે મુખ્ય એજ શું છે તે પ્રોજેક્શનના પ્લેન સાથે સમાન ખૂણા બનાવવી જોઈએ તેથી આપણે તે ઓબ્જેક્ટ ને એવી રીતે ફેરવવું પડશે કે જ્યારે હું તે ઓબ્જેક્ટને વિઝ્યુઅલાઈઝ કરું છું ત્યારે આ એજ120 ડિગ્રી બનાવવી જોઈએ હવે આપણે આઇસોમેટ્રિક એક્સિસ અને આઇસોમેટ્રિક પ્લેન વિશે વધુ જોઈશું ક્યુબક્યુબ નું આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાંનો ખૂણો કાં તો આપણે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ તેના આધારે 120 ડિગ્રી અથવા 60 ડિગ્રી હોય છે અને તે બધા 90 ડિગ્રી એંગલ્સના પ્રોજેક્શન છે તેથી અમે ક્યુબઇડ લઈએ છીએ ઉદાહરણ તરીકે આપણે ક્યુબઇડ લઈએ છીએ જ્યાં એજ90 ડિગ્રી હોય છે આપણે એવી દિશામાં દિશા નિર્દેશ કરીએ છીએ કે આ એજવચ્ચેનો એંગલ 120 ડિગ્રી બનાવે છે એક તે એજને આઇસોમેટ્રિક એક્સિસ તરીકે ઉપયોગ કરી શકે છે કારણ કે અહીં એજ120 ડિગ્રી બનાવી રહી છે તો આ લાઇનઓ આપણી આઇસોમેટ્રિક એક્સિસ છે એક બે ત્રણ જો તમે આ એક તરફ જોઈ રહ્યા છો આ એક તેઓ 120 ડિગ્રી બનાવી રહ્યા નથી તેથી તેઓ આઇસોમેટ્રિક એક્સિસ નથી એજગમે તે હોય કે જે 120 ડિગ્રી બનાવે છે અમે તેમને એક્સિસ તરીકે કહીએ છીએ ક્યુબના આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં ક્યુબની બાજુ અને તેમની સાથે પેરેલલ કોઈપણ પ્લેન ને આઇસોમેટ્રિક પ્લેન કહેવામાં આવે છે તેથી અહીં બાજુઓ છે આ એક બાજુ છે આ બીજી બાજુ છે અને આ બીજી બાજુ છે તેથી આ આઇસોમેટ્રિક પ્લેન છે કોઈપણ પ્લેન જેની પેરેલલ હોય અમે તેને આઇસોમેટ્રિક પ્લેન કહીએ છીએ જો આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં ક્યુબ લઈએ છીએ તો આપણે તેને ષટ્કોણની જેમ અનુભવીએ છીએ તો ચાલો આપણે આ એજ જોઈએ જ્યારે કોઈ પ્રોટેક્શન વસ્તુઓ માટે ડ્રોઇંગ શીટ્સ સપ્લાય કરે છે ત્યારે આ સ્ટાન્ડર્ડ કન્વર્ઝેશન છે આમાંની એકની પેરેલલ કોઈપણ લાઇનને આઇસોમેટ્રિક લાઇન કહેવામાં આવે છે આ એક આઇસોમેટ્રિક લાઇન છે તે પણ આઇસોમેટ્રિક લાઈનઓની પેરેલલ કોઈપણ લાઇન જો આપણે કોઈ લાઇન દોરીએ છીએ તો આ આઇસોમેટ્રિક એક્સિસ ની પેરેલલ નથી આપણે નોન આઇસોમેટ્રિક લાઇનો કહીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો આપણે તે રીતે એક લીટી દોરીએ આ વાદળી લાઇન આ કોઈપણ આઇસોમેટ્રિક એક્સિસ ની પેરેલલ નથી આવી પ્રકારની લાઇનઓ જેને આપણે નોન આઇસોમેટ્રિક લીટીઓ કહીએ છીએ તેથી પછીથી આપણે જોશું કે જ્યારે તમે લીટીઓ માપતા હો ત્યારે સાચી લાઇનો કદાચ આઇસોમેટ્રિક લાઇનો પર હોય છે કોઈએ તેને આઇસોમેટ્રિક એક્સિસ ની રીતે ગણવું પડશે આપણે નોન આઇસોમેટ્રિક લીટીઓ પર કોઈ લંબાઈ ન લેવી જોઈએ અમે પોઇન્ટ શોધીએ છીએ તે અંતરને માપીએ છીએ પછી તે અંતરને આઇસોમેટ્રિકની દ્રષ્ટિએ કન્વર્ટ કરીશું પછી આપણે સાચી લીટીઓમાં કન્વર્ટ કરીશું તેથી જ્યારે તમે આ આઇસોમેટ્રિક પ્લેન આઇસોમેટ્રિક એક્સિસ અને લીટીઓ સંભાળી રહ્યા હો ત્યારે પ્રથમ પગલું આપણે ફક્ત આ આઇસોમેટ્રિક એક્સિસ માહિતીથી મેળવીએ છીએ તે કોઈપણ માહિતી તેને આગળ મોડીફાઇ કરવાની રહેશે ઉદાહરણ તરીકે જો આપણે અહીં ક્યુબ લઈ રહ્યા છીએ આપણે આઇસોમેટ્રિક સ્કેલ નામના સ્કેલનો ઉપયોગ કરીએ છીએ આને આઇસોમેટ્રિક લંબાઈથી સાચી લંબાઈ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી ક્યુબઇડમાં વાસ્તવિકતામાં યુનિટ ડાઇમેન્શન હોઈ શકે છે જ્યારે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શનના પરસ્પેક્ટિવમાં કાગળ પર તેનું રીપ્રેઝન્ટેશન કરીએ છીએ ઓબ્જેક્ટનું કદ એક એકમ લંબાઈ હોઈ શકતું નથી તે બદલાય છે સામાન્ય રીતે તે સાચી લંબાઈના 0 82 ગુણ્યામાં બદલાય છે આપણે તે ગણતરી જોઈશું ઉદાહરણ તરીકે જો અમારી પાસે વાસ્તવિક સ્કેલ છે તો તે લંબાઈ આપણે તેને પ્રોજેક્શન તરીકે રજૂ કરવા માંગીએ છીએ તેથી જો હું તેને બતાવવા માંગું છું તો 1D પ્રોજેક્શન આ સ્કેલ 45 ડિગ્રીના ખૂણા પર છે અને જ્યારે આપણે આને આઇસોમેટ્રિકમાં પ્રોજેક્ટ કરીએ છીએ ઉદાહરણ તરીકે આ લંબાઈ આપણે તેને 30 ડિગ્રી પર પ્રોજેક્ટ કરીશું તેથી આ લંબાઈ છે આપણે તેને ગ્રાફ શીટ પર બતાવીએ છીએ તેથી ડ્રોઇંગ શીટ પર અમે હંમેશાં x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ પ્રકારની માહિતીની દ્રષ્ટિએ માપીએ છીએ તેથી ઉદાહરણ તરીકે તે માહિતી જો હું તેને માપું છું ડ્રોઇંગ શીટ પર તે પોઇન્ટશું હોઈ શકે છે આ એક્સ ની દ્રષ્ટિએ હોઈ શકે છે હું તેને લખી શકું છું Acos30 બરાબર x છે જો કે વાસ્તવિક લાઇન 45 ડિગ્રી લંબાઈ અથવા 45 ડિગ્રી ઇનકલીનેશન પર છે પછી તે કિસ્સામાં ચાલો તે લાઈન B ને 45 ડિગ્રીનો એંગલ બનાવીને બોલાવીએ તો Bcos45 બરાબર ફરીથી x હશે કારણ કે અમે ફરીથી આ પ્લેન પર તે લંબાઈ રજૂ કરી રહ્યા છીએ તેથી બંને કિસ્સાઓમાં x એ જ યાદ અપાવે છે Bcos45 એ Acos30 ની બરાબર છે તેથી ડ્રોઇંગ શીટ પર જો હું તે વાસ્તવિક લાઇન માટે સમાન એક્સનું શ્ રપ્રેઝન્ટેશન કરું છું અને તે પણ આ પ્રોજેક્ટ લાઈન છે પછી મારે એકબીજાની બરાબરી કરવી પડશે જો હું એકબીજાને ઈકવેટ કરું છું પછી BAB જે સાચી લંબાઈ છે મને cos45 દ્વારા cos30 મળશે તેથી આ એક સાચી લંબાઈ છે અને આ આઇસોમેટ્રિક લંબાઈ છે તેથી આઇસોમેટ્રિક સ્કેલ આવા પ્રકારની પરિભાષાને વ્યાખ્યાયિત કરે છે જ્યાં આપણે આઇસોમેટ્રિક લંબાઈને સાચી લંબાઈ સાથે સરખાવીશું તેથી જ્યારે આપણે આઇસોમેટ્રિક લંબાઈ જોઈએ છીએ તે હંમેશાં આ એક્સ એક્સિસ પર 30 ડિગ્રી બનાવે છે જો કે એક્સિસ 120 ડિગ્રી બનાવે છે જ્યારે આપણે આડાને ધ્યાનમાં રાખીને માપીએ છીએ ત્યારે તે 30 ડિગ્રી બનાવે છે તેથી તે આઇસોમેટ્રિક લંબાઈની વસ્તુ અહીં ઝડપથી cos30 આવે છે સાચી લંબાઈનો ફેક્ટર 45 પર આવે છે તેથી આ કિસ્સામાં તમારા આઇસોમેટ્રિક સ્કેલ હંમેશા cos45 હોય છે તેથી તે રુટ 32 દ્વારા 1 ઓવર રુટ હશે જે 0 8165 છે આ તે સ્કેલ છે જે નું આપણે તેનો ઉપયોગ કરીશું તે લગભગ 80 ટકા છે લગભગ 82 ટકા તેથી કોઈપણ આઇસોમેટ્રિક લંબાઈ જે આપણે રજૂ કરવા જઈએ છીએ તે તમારી સાચી લંબાઈના 0 82 ગણા હશે તેથી જો હું તમને કોઈ ડ્રોઇંગ શીટ આપું છું કે જેના પર આપણે કંઇક માપેલ ઇસોમેટ્રિક લંબાઈ છે તો સાચી લંબાઈ તે લંબાઈના 0 82 ગણિ હશે તેથી ઉદાહરણ તરીકે પ્રોજેક્શન પર જો હું આ ઓબ્જેક્ટની ડ્રોઇંગ શીટ પર જોઉં છું અસલ ઓબ્જેક્ટ આઇસોમેટ્રિક પ્રોજેક્શન કરતા ઘણો મોટો હશે તેનાથી વિરુદ્ધ તમારું ફુલ સ્ક વ્યૂ 0 82 ગણા સુધી ઘટાડવામાં આવશે અને નોંધ લો કે આઇસોમેટ્રિકમાં આ ખૂણો હંમેશાં 120 ડિગ્રી હોય છે તેવી જ રીતે પરસ્પેક્ટિવવ્યૂમાં જો આપણે સરખામણી કરવા જઈએ ઉદાહરણ તરીકે આ પોઇન્ટપર આ પોઇન્ટચાલો લંબાઈ h કહીએ અને આ પોઇન્ટપર આ પોઇન્ટચાલો w કહીએ અને જો w દ્વારા h એ રુટ 3 ઉપર 1 ની બરાબર છે ટોપ વ્યૂ એ તે એંગલ 45 ડિગ્રી બનાવે છે કારણ કે આ એક 30 ડિગ્રી છે અંદર ના વ્યૂ થી તે જ ઓબ્જેક્ટ 35 ડિગ્રી એંગલ બનાવતા ઘટાડેલા સ્કેલ જેવું લાગે છે તેથી જ્યારે આપણે આઇસોમેટ્રિક વ્યૂમાં તેનું રીપ્રેઝન્ટ કરીએ છીએ ત્યારે સાચી ઓબ્જેક્ટ્સ એંગલ બદલાય છે લંબાઈ બદલાય છે ચાલો આ લેન્થ સ્કેલ અને અન્ય વસ્તુઓ વિશે વધુ જોઈએ આઇસોમેટ્રિક ડ્રોઇંગમાં સાચી લંબાઈનું અંતર ફક્ત આઇસોમેટ્રિક લંબાઈની લાઇનઓ સાથે જ માપી શકાય છે તે લાઇનઓ છે જે કોઈપણ આઇસોમેટ્રિક એક્સિસ ની પેરેલલ ચાલે છે ઉદાહરણ તરીકે જો હું ડીફાઈન કરું છું તો આ આઇસોમેટ્રિક એક્સિસ છે હું આને સાચી લંબાઈ તરીકે માપી શકું છું કોઈપણ લાઇન કે જે આઇસોમેટ્રિક એક્સિસ ની પેરેલલ ચાલતી નથી તેને નોન આઇસોમેટ્રિક લાઇન કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે જો હું કોઈ લાઇન પસંદ કરું છું તો કદાચ આ એક કારણ કે આ લાઇન આ પેરેલલ છે તે એક તેને પેરેલલ છે તેવી જ રીતે આ લાઇન આ પેરેલલ પેરેલલ છે તેથી આ આઇસોમેટ્રિક લાઇન છે અને હું હંમેશા આ ની મદદથી આઇસોમેટ્રિક લંબાઈ શોધી શકું છું જ્યારે કે કોઈ અન્ય એંગલ કોઈપણ અન્ય લાઇન જે આ કોઈપણ આઇસોમેટ્રિક એક્સિસ ની પેરેલલ નથી હું તે ઓબ્જેક્ટની સાચી લંબાઈ મેળવી શકતો નથી નોન ઇસોમેટ્રિક લાઇનમાં ઈકલાઈન અને ઓબ્લીક લાઇનઓ શામેલ છે અને તે સીધી માપી શકાતી નથી તેના બદલે તે બે એન્ડ પોઇન્ટને શોધીને બનાવવું આવશ્યક છે તેથી પ્રથમ આપણે પોઇન્ટ્સને શોધી કાઢવા પડશે તે પોઇન્ટથી આપણે સંબંધોનો ઉપયોગ ઇસોમેટ્રિક સાચી લંબાઈ પ્રકારના કનેક્શન છે પછી તે લંબાઈ શું હોઈ શકે તેનું વેલ્યુએશન કરવાનો પ્રયાસ કરો જ્યારે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન પર રીપ્રેઝન્ટેશન કરીએ છીએ ત્યારે હિડન લાઇનઓ વિશે આઇસોમેટ્રિક ડ્રોઇંગ્સમાં હિડન લાઇનઓ બાદબાકી કરવામાં આવે છે જ્યાં સુધી તે ઓબ્જેક્ટનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જરૂરી ન હોય મોટાભાગના આઇસોમેટ્રિક ડ્રોઇંગ્સમાં હિડન લાઇનઓ હશે નહીં જો તમે કોઈપણ આઇસોમેટ્રિક પ્રોજેક્શન ખોલી રહ્યા છો જ્યાં સુધી તે બતાવવું ખૂબ જ મહત્વપૂર્ણ ન હોય ત્યાં સુધી અમે સામાન્ય રીતે તે હિડન લાઇનઓ બતાવતા નથી હિડન લાઇનનો ઉપયોગ ટાળવા માટે સૌથી વર્ણનાત્મક વ્યુ પોઇન્ટ પસંદ કરો તેથી આપણે તે ઓબ્જેક્ટને એવી રીતે ફેરવવું પડશે કે આપણે તે ઓબ્જેક્ટમાંથી જે કંઇ મેળવી શકીએ તેનું મોટાભાગના વર્ણન મળે તે વ્યુ એ આપણે આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ બતાવવું પડશે જો કે જો કોઈ ઇસોમેટ્રિક વ્યુ પોઇન્ટ શોધી શકાતો નથી કે જે તમામ મુખ્ય ફીચરને દર્શાવે છે તો પછી આપણને હિડન લાઈનો વાપરવાની મંજૂરી છે તેથી ઓબ્જેક્ટને આ મોટાભાગના ડિસ્ક્રિપ્શન સાથે દર્શાવવું પડશે જો તે છે કે આપણે હજી પણ તે સમજવાની સ્થિતિમાં નથી તો પછી આપણે આ હિડન લાઇનોનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ફરીથી સેન્ટર લાઇન પર આવીએ છીએ સેન્ટર લાઇનઓ ફક્ત સિમેટ્રી બતાવવા અથવા વ્યુ પોઇન્ટ માટે દોરવામાં આવે છે સામાન્ય રીતે સેન્ટર લાઇનઓ બતાવવામાં આવતી નથી કારણ કે ઘણા આઇસોમેટ્રિક ડ્રોઇંગ્સનો ઉપયોગ એન્જિનિયરિંગ હેતુ માટે નહીં ટેકનિકલ લોકો સાથે વાતચીત કરવા માટે થાય છે તેથી જ્યારે તમે આઇસોમેટ્રિક વ્યૂ બતાવી રહ્યા હો જો તે ખૂબ મહત્વનું છે તો પછી અમે ફક્ત આ પ્રકારની સેન્ટર બતાવીશું નહીં તો આપણે તેમને બતાવવું જોઈએ નહીં ડાઈમેનશન વિશે જ્યારે આપણે બતાવીએ છીએ ડાઈમેનશન લાઇનઓ અને વિસ્તરણ લાઇનઓ આ એક જ પ્લેન માં હશે તેથી આપણે જે ડાઈમેનશન બતાવીશું એક્સ્ટેંશન લાઇન માં અમે તેને બતાવીશું તેઓ સમાન પ્લેન માં હોવા જોઈએ બધા ડાઈમેનશન અને નોંધો એક દિશા નિર્દેશીય હોવી જોઈએ ડ્રોઇંગની નીચેથી ઉપરની તરફ વાંચવું અને જ્યારે શક્ય હોય ત્યારે વ્યૂ ની બહાર સ્થિત હોવું જોઈએ તેથી જો તમે શોધી રહ્યા છો તો તે તે વ્યૂ ની બહાર છે આ વ્યૂ ની બહાર આ વ્યૂ ની બહાર પણ છે અને સામાન્ય રીતે અમે તેને નીચેથી તે સુધી માપીએ છીએ એ જ રીતે હું આ લંબાઈને સ્થિત કરવા માંગું છું નીચેથી હું તે બતાવીશ અને આ વસ્તુઓની બહારની છે હોરીઝલ્ટલ ગાઈડલાઈન નો ઉપયોગ કરીને ટેકસટ બોટમ માંથી વાંચી શકાય છે હોરીઝલ્ટલ ગાઈડલાઈન આ છે આ સંદર્ભમાં આપણે તે જોવાનું છે હોરીઝલ્ટલ ની પેરેલલ કોઈપણ લાઇન હશે આપણે તે જોવાની સ્થિતિમાં હોઈશું ઉદાહરણ તરીકે ચાલો આપણે ચોરસ જોઈએ ચોરસ એબીસીડી ધ્યાનમાં લઈએ પરિમાણ 30 મીમી બાજુએ છે અમે તેને અહીં બતાવ્યા છે જો ચોરસ ઉભા પ્લેન માં રહેલો છે તો તે આકૃતિ એમાં આઇસોમેટ્રિક વ્યૂમાં 30 મીમીની બાજુવાળા એક રોમબસ તરીકે દેખાશે તે આની જેમ દેખાશે જો આ ચોરસ ઉભા પ્લેન માં પડેલો હોય તો આઇસોમેટ્રિક પ્રોજેક્શન માં આપણે એવી રીતે ફેરવવું પડશે કે આપણે આ એન્ગલ જોશું જે તે 30 ડિગ્રી તરીકે બનાવે છે તેથી તે આઇસોમેટ્રિક પ્લેન પરનું તમારું ચોકઠું રોમ્બસ જેવું લાગે છે કાં તો આ રીત અથવા તે રીતે કે કયા પ્રકારનાં પ્રોજેક્શન ને આપણે જોવાની કોશિશ કરી રહ્યા છીએ તેના આધારે જો તે જમણા તરફનોઉભો ફેસ દિશા છે તો આપણે આ જોશું જો તે ડાબી બાજુનો ઉભી ફેસ છે તો અમે તેને આ રીતે જોશું જો ચોરસ એક ક્યુબનો ટોચનો ફેસ જેવો આડો પ્લેન માં આવેલો હોય આપણે ઉપરથી જોઈ રહ્યા છીએ અને તે પ્લેન આડી પ્લેન પર છે તે આકૃતિ સી તરીકે દેખાશે આપણે તેને જુદી જુદી દિશામાં જોઈ શકીએ છીએ પરંતુ જ્યારે આપણે આઇસોમેટ્રિક પ્લેનમાં તેનું રીપ્રેઝન્ટેશન કરી રહ્યા છીએ ત્યારે આપણે એવી રીતે ફેરવવું પડશે કે આપણે આપણું સ્થાન એવી રીતે સ્થાનાંતરિત કરવું પડશે કે આ મુખ્ય એજઓમાંથી કોઈ એક પ્લેન સાથે 30 ડિગ્રી એંગલ બનાવે છે તે જ રસ્તો છે આપણે કોઈપણ આઇસોમેટ્રિક પ્રોજેક્શન નું રીપ્રેઝન્ટેશન કરવું પડશે તેથી તેમ છતાં ક્યુબએક દૃષ્ટિકોણમાં આના જેવું લાગે છે આપણે એવી રીતે ફેરવવું પડશે કે જેમ જેમ કોઈ ઓબ્ઝર્વર તેની ફરતે ફરે છે જેથી તે એક એજને વ્યૂ સાથે 30 ડિગ્રી એંગલ બનાવે છે તે જ રીતે આપણે તેને વિઝ્યુઅલાઇઝ કરવાની છે તેથી ટોચની વ્યૂથી આપણે તેને જોઈ રહ્યા છીએ આપણે તે ચોરસ ટોચનો ફેસ એવી રીતે ફેરવવો પડશે કે તે આ એજસાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે તે વ્યૂ આપણે તેને ડ્રોઇંગ શીટ પર આઇસોમેટ્રિક પ્રોજેક્શન તરીકે રજૂ કરવું પડશે અહીં આપણે લંબચોરસ દ્વારા આ લંબચોરસના વિવિધ પ્રોજેક્શન બતાવી રહ્યાં છીએ Refer Time 2551 તેથી ઉદાહરણ તરીકે આઇસોમેટ્રિક વ્યૂમાં બોક્સ અમે તેને આ રીતે રજૂ કરીશું કે તેને આ રીતે ફેરવવામાં આવશે કે આમાંથી કોઈ એક મુખ્ય એજ30 ડિગ્રીનો એંગલ બનાવે છે કારણ કે આ ઓર્થોગોનલ લાઇનો છે તેથી જ્યારે તમે તેને ફેરવતા હો ત્યારે બીજો એક પણ 30 ડિગ્રી લાઇન બનાવે છે અમે તેને આ રીતે ઉપાડીએ છીએ કે આ ખૂણા એકબીજા સાથે 120 ડિગ્રી બનાવે છે જો તમે તેને વધુ ઉપર લાવો છો તો તમારી પાસે તેના પર અન્ય એક્સોનોમેટ્રિક પ્રકારનાં વ્યૂ હશે તમારી પાસે 45 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી 30 ડિગ્રી પ્રકારની વસ્તુ હોઈ શકે છે અમે તેના પર કેવી રીતે કલ્પના કરીએ છીએ તેના આધારે તમારી પાસે જુદા જુદા વિચારો હશે પરંતુ આઇસોમેટ્રિકની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા એ છે કે તમને ફક્ત 30 ડિગ્રી વાપરવાની મંજૂરી છે ચાલો આપણે અહીં કોઈ અન્ય ઓબ્જેક્ટ લઈએ અહીં સ્લોટ હોય અને તેમાં પણ એક હોલ હોય આઇસોમેટ્રિક વ્યૂમાં એકવાર અમે આ મુખ્ય એજને વ્યાખ્યાયિત કરીએ છીએ આમાંથી એક મુખ્ય એજઆડી સાથે 30 ડિગ્રી બનાવે છે હવે ચાલો અન્ય વ્યૂો જોઈએ જો તે ત્રિમેટ્રિક છે જ્યાં આ 30 ડિગ્રી આઇસો છે 30 ડિગ્રી વિવિધ કદમાં બદલાશે તે 30 ડિગ્રી ન હોઈ શકે ભિન્ન રીતે બદલાય છે તેથી એક બાજુ એંગલ ફાઇ જેવા કંઈક બીજું એન્ગલ થિટા અને કુલ થેટા વત્તા ફાઇ હંમેશાં 90 ડિગ્રી બરાબર હોય છે કારણ કે આપણે એવી રીતે ફેરવી રહ્યા છીએ કે ડાયમેટ્રિક આહ ટ્રાઇમેટ્રિક પ્રકારનાં વ્યૂ જે આપણે લઈશું તેથી જો આપણી પાસે થિટા અને ફાઇ અલગ છે અને તેમનો સરવાળો 90 ડિગ્રી કરતા ઓછો છે તો આપણી પાસે ત્રિમેટ્રિક વ્યૂ છે તેથી તે જ આઇસોમેટ્રિક ઓબ્જેક્ટ જે આપણી પાસે છે અમે તે હશે ડિમેટ્રિક વ્યૂમાં આપણી પાસે બંને બાજુ થેટા એન્ગલ છે અને આ થેટા એન્ગલ 0 થી 45 ડિગ્રી વચ્ચે બદલાય છે અને આ 30 ડિગ્રી નથી તેથી આપણી પાસે હંમેશાં આ ઓબ્જેક્ટ હોય છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે આ ઓબ્જેક્ટ હોય આપણે આ ઓબ્જેક્ટને એવી રીતે ફેરવવી પડશે કે જુદા જુદા મત આપણે જોવાના છીએ ડિમેટ્રિકમાં આમાંથી એક એજહંમેશા 0 થી 45 ડિગ્રીની વચ્ચે એંગલ બનાવે છે સમાન ખૂણા પર એકને તેને બીજી બાજુ પણ જોવું પડશે ફક્ત ઉદાહરણ તરીકે આપણી પાસે આઇસોમેટ્રિક વ્યૂ માટે અહીં એક ઓબ્જેક્ટ છે જો આપણે તેમાંના કેટલાકને એક્સિસ તરીકે ફિકસ્ કરી રહ્યા છીએ ઉદાહરણ તરીકે આ એક એક્સિસ છે આ બીજી એક્સિસ છે આ બીજી એક્સિસ છે આપણી પાસે આ એક્સિસ 30 ડિગ્રી છે આ એક્સિસ પણ 30 ડિગ્રી છે અને આ ઓર્થોગોનલ છે ડિમેટ્રિકના કિસ્સામાં આપણી પાસે આ એક્સિસ છે જે પેરેલલ છે આપણી પાસે બીજી એક્સિસ છે જે પેરેલલ પણ છે આ સમાન એંગલ ધરાવે છે પરંતુ 30 ડિગ્રી નથી તેથી આ પ્રકારની વસ્તુઓ જેને આપણે ડિમેટ્રિક પ્રકારના પ્રોજેક્શન કહીએ છીએ માં લગભગ 100150 વર્ષ પૂર્વેના દિવસો પેટન્ટ સામાન્ય રીતે આ ડાઇમેટ્રિક પ્રકારના પ્રોજેક્શન સાથે જતા હતા મુખ્યત્વે યુકે પ્રકારના પ્રોજેક્શન તેઓ આઇસોમેટ્રિક પ્રોજેક્શન માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે આગલા વર્ગમાં આપણે આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે વધુ શીખીશું ખુબ ખુબ આભાર